તેથી આપણે હવે પ્લેસમેન્ટ ની સમસ્યા પર વિચાર કરીએ છીએ હવે પગલાંના ક્રમમાં ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન સાયકલ માં પાર્ટીશનીંગ પછી ફ્લોર પ્લાનિંગ પિન અસાઇનમેન્ટ સાથે અને પછી પ્લેસમેન્ટ આવે છે ઠીક છે એનો અર્થ એ છે કે જો કે આપણે કહ્યું કે તે ચોક્કસ ડિઝાઇન સ્ટાઇલ હતી તેવી જ રીતે સ્ટાન્ડર્ડ સેલ અથવા ગેટ એરે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ બહુ અલગ નથી તેઓ એકસાથે મર્જ કરી શકાય છે પરંતુ ફુલ કસ્ટમ સ્ટાઇલ માટે આપણે આ પગલાંઓનું પાલન કરવું પડશે તેથી આપણે આ લેક્ચર માં પ્લેસમેન્ટની સમસ્યા પર ચર્ચા શરૂ કરીએ છીએ તેથી મેં કહ્યું તેમ આ એક સૌથી મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે તમે કહી શકો છો કે ચિપ ના એકંદર પ્રદર્શન અને ખર્ચ પર ખૂબ જ મોટી અસર પડે છે કારણ કે તમે આજના સમયની ચિપ જુઓ છો તમે જાણો છો કે ઘટકોની ઘનતા તમે ચિપમાં પેક કરી શકો તેવા ઘટકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે આજે તમે એક ચિપમાં અબજો ટ્રાન્ઝિસ્ટર પેક કરી શકો છો પરંતુ જો તમે ચિપની અંદર આ સર્કિટ ના આ પ્રમાણભૂત લેઆઉટને જુઓ તો તમે જોશો કે આંતરજોડાણ કુલ ક્ષેત્રફળની મોટી ટકાવારી ધરાવે છે તેના કારણે આ મેમરી ચિપ સ્ટાન્ડર્ડ લોજિક અથવા પ્રોસેસર ચિપની તુલનામાં ઘણી વખત વધુ ગાઢ હોય છે કારણ કે મેમરી સેલમાં લેઆઉટ ખૂબ જ નિયમિત છે આંતરજોડાણ ખૂબ જ ચપળ છે તેથી જો તમારું પ્લેસમેન્ટ સારું નથી તો તમારી આંતરજોડાણ સમસ્યા આંતરજોડાણ ખર્ચ વધી શકે છે જે વધી શકે છે મારો મતલબ છે કે આંતરજોડાણોના ખર્ચમાં વધારો પરિણામે ચિપનો ખર્ચ તેથી પ્લેસમેન્ટની સમસ્યા મહત્વપૂર્ણ છે જો તમારું પ્લેસમેન્ટ નબળું છે તો ક્ષેત્રફળની જરૂરિયાત મોટી હોઈ શકે છે અને જો ક્ષેત્રફળ મોટું હોય તો કેટલાક ક્રિટીકલ ભાગો લંબાઈમાં પણ વધી શકે છે જેના પરિણામે કામગીરીમાં ઘટાડો થઈ શકે છે તેથી મૂળભૂત રીતે પ્લેસમેન્ટ કહે છે લેઆઉટ સપાટી પર મોડ્યુલો ના સમૂહને કેવી રીતે ગોઠવવા આ તબક્કે આપણે ધારીએ છીએ કે મોડ્યુલોમાં નિશ્ચિત આકાર અને નિશ્ચિત પિન સ્થાનો છે તેથી ફ્લોર પ્લાનિંગ અને પિન અસાઇનમેન્ટના પગલાઓ પહેલાથી જ થઈ ચૂક્યા છે હવે તમારી પાસે મોડ્યુલો છે જે નિશ્ચિત આકાર અને નિશ્ચિત સ્થાનો ધરાવે છે જો કે કેટલાક મોડ્યુલ એવા છે કે જેમાં IO પેડ્સ જેવા પહેલાથી અસાઈન થયેલાં સ્થાનો છે જેમ તમે જુઓ છો કે હું તમને બતાવી રહ્યો છું ધારો કે આ એક ચિપનું લાક્ષણિક લેઆઉટ છે તેથી પિન માટે સામાન્ય રીતે આજકાલ બધી 4 બાજુઓથી લેવામાં આવે છે તેથી ઇનપુટ આઉટપુટ પેડ્સ સમર્પિત સર્કિટરી છે જેનો ઉપયોગ ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ લાઇન ચલાવવા માટે થાય છે હવે આ IO પેડ્સ બાહ્ય પિનની બાજુમાં સ્થિત છે હવે કારણ કે આ ચિપની પિન નિશ્ચિત થઈ જશે IO પેડ્સનું સ્થાન પણ નિશ્ચિત થઈ જશે તેથી આ કેટલાક બ્લોક્સ છે જેમનું સ્થાન પહેલાથી અસાઇન થયેલ છે પરંતુ લેઆઉટ ક્ષેત્રફળની અંદર જે તેને ઉપલબ્ધ છે તે અહીંની અંદર અહીં તમે તમારા બધા બ્લોક્સ મૂકી શકો છો સારું ફુલ કસ્ટમમાં બ્લોક્સનું કદ કોઈપણ આકાર અને કદનું હોઈ શકે છે તમારી પાસે તમામ સંભવિત આકારો અને કદ હોઈ શકે છે તેથી તમારી પાસે આના જેવું કંઈક હોઈ શકે છે તેથી આ તે છે જે પ્લેસમેન્ટ સમસ્યા વિશે વાત કરે છે હવે આ ઉપરાંત મેં કહ્યું તેમ તમે આંતરજોડણો માટે વચ્ચે થોડી જગ્યા પણ ઉમેરી શકો છો જેનો અર્થ છે કે તમારે જાણવાની જરૂર છે કે કેટલી જગ્યાની જરૂર છે અથવા આંતરજોડણોની જટિલતા શું છે ચાલો અહીં એક ઉદાહરણ લઈએ જે તમને 2 સંભવિત પ્લેસમેન્ટના સંદર્ભમાં વાયર ની લંબાઈની અસર બતાવે છે જ્યારે આ ખૂબ જ સરળ ઉદાહરણ છે જે 8 ગેટ દર્શાવે છે અને કહીએ કે દરેક ગેટ OR મોડ્યુલનું પ્રતિનિધિત્વ કરે છે તેથી ત્યાં 8 મોડ્યુલો છે ધારો કે જો હું આ રીતે મોડ્યુલો મુકું તો આ સંખ્યા ગેટ સંખ્યા દર્શાવે છે તેથી તમે જુઓ છો કે 1 એ 5 સાથે જોડાયેલ છે તેથી 1 ને આની સાથે જોડવું પડશે 5 પાસે 3 જોડાણ છે તેથી 1 એ અહીં સાથે જોડાયેલ છે 2 એ 5 સાથે જોડાયેલ છે અને 5 એ 7 સાથે જોડાયેલ છે તેથી આંતરજોડાણો માટે 3 પિન છે તેથી આ સોલિડ ડોટ્સ દ્વારા બતાવવામાં આવે છે આંતરજોડાણો તો એ જ રીતે કહો કે 3 એ 6 સાથે જોડાયેલ છે 4 એ 6 સાથે જોડાયેલ છે અને 6 એ 7 સાથે જોડાયેલ છે અને અહીં 7 એ આ 8 સાથે જોડાયેલ છે તો જો તમે અહીં વાયરની લંબાઈની ગણતરી કરો તો તે 10 થાય છે તો મેં કેવી રીતે ગણતરી કરી તમે જુઓ હું ધારી રહ્યો છું કે નજીકના સેલની કિંમત 1 છે તેથી આ મેટલ નો ખર્ચ 1 વત્તા 1 2 3 4 5 6 7 8 9 અને 10 તે 10 થશે ધારો કે મારું પ્લેસમેન્ટ આના જેવું હતું જ્યાં બ્લોક 5 અહીં છે 6 અહીં છે 8 અહીં છે 4 2 7 આવી રીતે તેથી મારી નેટ લિસ્ટ ને અનુરૂપ આંતરજોડાણો આના જેવા હશે તેથી હવે જો તમે વાયરની લંબાઈની ગણતરી કરો તો તે 1 2 3 4 5 6 7 8 9 10 11 હશે અને મને લાગે છે કે 12 તેથી તે 12 બને છે તેથી પ્લેસમેન્ટના આધારે તમારા વાયરની લંબાઈ વધી શકે છે તેથી પ્લેસમેન્ટના મુખ્ય ઉદ્દેશોમાંનો એક વાયરની એકંદર લંબાઈ ઘટાડવાનો હોઈ શકે છે કારણ કે તમે એક સાહજિક દલીલ આપી શકો છો કે જો હું વાયરની એકંદર લંબાઈ ઓછી કરું તો તે અપેક્ષિત છે કે મારા સર્કિટનું પ્રદર્શન પણ સારી રીતે સુધરશે મોટાભાગે તે સાચું છે પરંતુ અપવાદ પરિસ્થિતિઓ હોઈ શકે છે તમારા વાયરની લંબાઈ ઘટી શકે છે પરંતુ તમારી ક્રિટીકલ લંબાઈ લાંબી થઈ શકે છે જે એક આખરી કેસ હોઈ શકે છે સારું ચાલો રાઉટેબિલિટી ના સંદર્ભમાં લઈએ તેથી અહીં આપણે સ્ટાન્ડર્ડ સેલ પ્રકારના પ્લેસમેન્ટ પર વિચાર કરી રહ્યા છીએ પરંતુ આપણે ફક્ત ગણતરી કરી રહ્યા છીએ કે આપણને આંતરજોડાણ માટે કેટલા ટ્રેક ની જરૂર છે તો ફરીથી એ જ ઉદાહરણ ત્યાં 8 બ્લોક્સ છે કેટલાક આંતરજોડાણો છે ધારો કે મારા જોડાણો આના જેવા છે D બ્લોકમાંથી મારી પાસે G બ્લોક સાથે જોડાણ છે B થી E B થી F B થી H C થી H તેથી જો મારી પાસે આના જેવું જોડાણ છે તો તમે મારા બધા જોડાણો અહીં સારી રીતે જોઈ શકો છો હું એક ધારણા કરી રહ્યો છું અને હું તે ધારણા સાથે સમાવી રહ્યો છું કે જ્યારે ચેનલ માં હોય ત્યારે આ ચેનલ રાઉટિંગ જેવું છે તેથી જ્યારે પણ હું જોડાણોને રૂટ કરી રહ્યો છું ત્યારે હું ધારી રહ્યો છું કે મેટલના 2 સ્તરો હશે જેમ કે હું સમજાવું છું તેથી જો મારી પાસે ક્રોસ સેક્શનલ વ્યુ છે તેથી ક્રોસ સેક્શનલ વ્યુમાં આ એક મેટલની સપાટી હોઈ શકે છે આ બીજી મેટલની સપાટી હોઈ શકે છે અને તેની વચ્ચે કોઈ પ્રકારની અવાહક સામગ્રી હશે તેથી તેઓ એકબીજાને સ્પર્શતા નથી બરાબર તેઓ 2 અલગ સ્તરો પર છે તેથી 2 મેટલ સ્તરો અથવા 2 અલગ લિસ્ટ તેથી સામાન્ય બાબત તરીકે હું એક સ્તર પર બધી આડી લાઇન અને બીજા સ્તર પર બધી ઊભી લાઇન ચલાવી શકું છું અને જ્યારે પણ મને જોડાણ બનાવવાની જરૂર હોય ત્યારે હું વાયર કનેક્શન વાયર કોન્ટેક્ટ તરીકે ઓળખાતું કંઈક કરું છું વાયર કોન્ટેક્ટ આના જેવા દેખાવા માટે જ્યારે પણ મને આ સ્તરથી આ સ્તર સુધીની જરૂર હોય ત્યારે હું ડ્રિલ કરું છું હવે હું ટોપ વ્યુ બતાવી રહ્યો છું ટોપ વ્યુમાં જેથી જ્યારે પણ મને જરૂર હોય ત્યારે હું આખું ડ્રિલ કરું છું હું આ 2 સ્તરોની વચ્ચે મેટલ નાખું છું તેથી આના જેવું જોડાણ છે બરાબર તેથી આ ડાયગ્રામ માં જો તમે જુઓ છો તો સમાન પ્રણાલીને અનુસરો ઊભી અને આડી લાઇન 2 અલગ અલગ સ્તરોમાં છે જેથી કરીને જો કેટલીક લાઇન ક્રોસ કરતી હોય તો પણ ત્યાં કોઈ શોર્ટ સર્કિટ નથી કારણ કે ઊભી લાઇન એક સ્તર પર છે આડી લાઇન એક અલગ સ્તર પર છે જોડાણો ફક્ત જંકશન પર હોય છે તેથી જ્યાં પણ આડા અને ઊભા સેગમેન્ટ એકબીજાને મળે છે હવે આ ઉકેલમાં તમે જોઈ શકો છો કે મને ફક્ત 2 ટ્રેકની જરૂર છે રાઉટિંગ માટે કુલ રાઉટિંગ ક્ષેત્રફળને તમે ટ્રેકની દ્રષ્ટિએ માપી શકો છો મારે 2 ટ્રેકની જરૂર છે પરંતુ જો હું તેમને થોડી અલગ રીતે ખસેડું તો તમે તે જોઈ શકો છો હવે મારા વાયરની લંબાઈ દેખીતી રીતે ઓછી છે અહીં મારા વાયરની લંબાઈ આટલી લાંબી છે કેટલાક વાયર ઘણા લાંબા છે પરંતુ અહીં મારા વાયરની લંબાઈ દેખીતી રીતે ટૂંકી છે પરંતુ મેં આને 2 સ્તરો પર પહેલેથી જ નાખ્યા છે પરંતુ આ ત્રીજી લાઇનને જોડવા કરવા મને જરૂર છે ત્રીજા સ્તરની હું તેને 2 સ્તરો પર કરી શકતો નથી અન્યથા તેઓ અહીં શોર્ટ સર્કિટ હશે બરાબર તેમને જોડવા માટે મારે બીજા ત્રીજા સ્તરની જરૂર છે તેથી આ વાયરની લંબાઈ અને ટ્રેકની સંખ્યા આ વાસ્તવમાં એક પ્રકારની વિરોધાભાસી આવશ્યકતા છે વાયરની લંબાઈ હંમેશા જરૂરી હોતી નથી તેનો અર્થ એ છે કે તમારા રાઉટિંગનો કુલ ક્ષેત્રફળ ઓછું છે ટ્રેકનો અર્થ એ થાય છે કે ટ્રેક ઘટાડવાનો અર્થ લેઆઉટ માટે ટૂંકું ક્ષેત્રફળ છે પરંતુ વાયર વાયરની લંબાઈ વધવાથી તેનો અર્થ ડિલે માં વધારો થઈ શકે છે તેથી તમારે 2 વચ્ચે સંતુલન બનાવવું પડશે બરાબર હવે આ એક રસપ્રદ ડાયગ્રામ છે આ ડાયગ્રામનો સમૂહ છે જે એક ઉદાહરણ સર્કિટ માટે છે આ ખરેખર બેન્ચ માર્ક સર્કિટ છે આ b ખૂટે છે તેને e64 કહેવાય છે આ e64 FPGA નો મેપ હતો જ્યાં 230 લુક અપ ટેબલ વપરાયેલ છે તેથી જોડાણોને મેપ કર્યા પછી જ્યાં એક સીધી લાઇન દોરવામાં આવી છે અને આ તે છે મેશ ડાયગ્રામ ઝિગઝેગ ડાયગ્રામ જે ખરેખર કદરૂપું લાગે છે આ રેન્ડમ પ્રારંભિક પ્લેસમેન્ટના સંદર્ભમાં હતું પરંતુ તમે સારું પ્લેસમેન્ટ કર્યા પછી જો તમે તેને ફરીથી દોરો છો તો તમે જોશો કે તે વધુ સુઘડ લાગે છે મોટાભાગના જોડાણો સ્થાનિક છે ખૂબ જ નહીં ચિપના એક ખૂણાથી અન્ય અને ડિટેલ રાઉટિંગ પછી તેથી આ ફક્ત ડિટેલ રાઉટિંગ પછી સીધી લાઇન દોરવાથી છે જોડાણો આના જેવા દેખાય છે તે વધુ સ્વચ્છ છે માત્ર એક ઉદાહરણ કે સારું પ્લેસમેન્ટ વધુ સુઘડ નેટવર્ક તરફ દોરી શકે છે વાયરની લંબાઈ ઘણી ઓછી છે હવે પ્લેસમેન્ટની સમસ્યા પર આવીએ છીએ તેથી ઇનપુટ એ આકારને સારી રીતે વ્યાખ્યાયિત કરતા મોડ્યુલોનો સમૂહ છે તેથી અહીં તેમાંથી કોઈ પણ પરિવર્તનશીલ નથી જેમ કે ફ્લોર પ્લાનિંગમાં આપણે કહ્યું હતું કે કેટલાક બ્લોક તેમની ઊંચાઈ અને પહોળાઈની દ્રષ્ટિએ પરિવર્તનશીલ છે પરંતુ ક્ષેત્રફળ નિશ્ચિત કરવામાં આવ્યો હતો પરંતુ અહીં એવું કંઈ નથી દરેક બ્લોકમાં નિશ્ચિત ઊંચાઈ અને નિશ્ચિત પહોળાઈ હોય છે દરેક વસ્તુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને મોડ્યુલમાં પિનનું નિશ્ચિત સ્થાન પણ હોય છે આ ઉપરાંત તમારી પાસે નેટ લિસ્ટ છે જે તમને જણાવે છે કે કઇ પિન કઇ અન્ય પિન સાથે જોડાઇ રહી છે જે નેટ લિસ્ટની આવશ્યકતા છે સૌ પ્રથમ સ્પષ્ટ છે તમારે બધા મોડ્યુલને સિલિકોન ફ્લોર પર મૂકવા પડશે સ્થાનો નક્કી કરવા પડશે દેખીતી રીતે 2 મોડ્યુલો ઓવરલેપ ન થવા જોઈએ બીજું પ્લેસમેન્ટ રાઉટેબલ છે તો રાઉટેબલનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે બ્લોક્સ મૂકો છો ત્યારે તમારે વચ્ચે પૂરતી જગ્યા રાખવી જોઈએ તમારે વચ્ચે પૂરતી જગ્યા રાખવી જોઈએ જેથી કરીને તમારા આંતરજોડાણો બનાવી શકાય તેથી બ્લોક્સ વચ્ચે જગ્યા હોવી જરૂરી છે ફ્લોર પ્લાનિંગથી વિપરીત છે જ્યાં તમે બતાવી રહ્યા છો કે બ્લોક્સ એકબીજાને સ્પર્શે છે પરંતુ પ્લેસમેન્ટમાં આપણે બ્લોક્સ એકબીજાને સ્પર્શે છે તે દર્શાવતા નથી આપણે વચ્ચે થોડી પૂરતી જગ્યા પણ રાખીએ છીએ જેના દ્વારા આંતરજોડાણો ગોઠવી શકાય છે તેથી ઉદ્દેશો બહુવિધ હોઈ શકે છે લેઆઉટ ક્ષેત્રફળને ઘટાડવો અલબત્ત એક છે ઉચ્ચ પ્રદર્શન સર્કિટ માટે ડિલે ઘટાડવાનો છે તેનો અર્થ એ છે કે જટિલ નેટ ની લંબાઈ મહત્વપૂર્ણ છે ત્રીજી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે તમે જુઓ છો કે તેમાં તમારી પાસે ખૂબ જ સારું પ્લેસમેન્ટ હોઈ શકે છે પરંતુ રાઉટિંગના આ પછીના પગલાં દરમિયાન તમે શોધી શકો છો કે કેટલીક નેટ તમે રૂટ કરવામાં અસમર્થ છો કારણ કે તમારી પાસે લાઇન દોરવા માટે પૂરતી જગ્યા નથી તેથી પ્લેસમેન્ટની સમસ્યાએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાઉટિંગ પૂર્ણ થવાની ખાતરી છે પરંતુ આપણે જોશું કે આ તબક્કે રાઉટિંગની આ પૂર્ણતાની ખાતરી હંમેશા આપી શકાતી નથી પરંતુ તમે હંમેશા સારો અનુમાન લગાવી શકો છો તમે પૂરતી જગ્યા રાખી શકો છો કે મારો મતલબ તમે જો તમને લાગે કે રાઉટિંગ કરી શકાય છે પરંતુ પછીથી શું થઈ શકે છે તમે શોધી શકો છો કે તમારે કેટલાક બ્લોક્સને આસપાસ ખસેડવા પડશે તેથી રાઉટિંગ કર્યા પછી તમે જોશો કે અમુક નેટ તમે રૂટ કરી શકતા નથી તમે ફરીથી પ્લેસમેન્ટ પર પાછા આવી શકો છો કેટલાક સેલને આસપાસ ખસેડો વધુ જગ્યા બનાવો પાછા જાઓ અને પછી રાઉટિંગ પૂર્ણ કરો તે કેટલીક તકનીકો છે જેનો લોકો ઉપયોગ કરે છે હવે આ પ્લેસમેન્ટ સમસ્યાને એબ્સ્ટ્રેક્શન ના વિવિધ સ્તરે ધ્યાનમાં લઈ શકાય છે સિસ્ટમ લેવલ ની જેમ કે જ્યાં તમારી સિસ્ટમમાં સંખ્યાબંધ બોર્ડ અથવા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય છે PCBs જેમ કે જ્યારે પણ તમે તેનું ઉત્પાદન કરો ત્યારે કહો આપણે પહેલા ડેસ્કટોપ વિશે વાત કરી રહ્યા છીએ આપણા ડેસ્કટોપને કેવી રીતે નાના બનાવવા હવે તમે આપણા લેપટોપ વિશે વિચારો આપણા લેપટોપને નાનું અને આકર્ષક કેવી રીતે બનાવવું તે પાતળું અને પાતળું અને નાનું બની રહ્યું છે પરંતુ જ્યારે તમે લેપટોપ ખોલો છો ત્યારે તમે ખરેખર ડિઝાઇન ના આયોજનમાં જતી રકમ અને એન્જિનિયરિંગ ના પ્રકારની કદર કરી શકશો તેઓ કેવી રીતે નાના છે તમે ખરેખર તે જોઈ શકો છો તેથી સિસ્ટમ લેવલ પ્લેસમેન્ટ બોર્ડને એવી રીતે એકસાથે રાખવાની ચિંતા કરે છે કે કુલ કબજે કરેલ ક્ષેત્રફળ લઘુત્તમ હોય અને હીટ ડીસીપેશન પણ સીમાઓથી આગળ ન જાય આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સિસ્ટમમાં કેટલાક કૂલિંગ મિકેનિઝમ હશે કેટલાક કૂલિંગ ફેન્સ હશે અને કેટલીક વધુ અત્યાધુનિક રીતો હશે તેથી મારી હવા ઠંડી થાય છે અથવા પાણી ઠંડુ થાય છે પ્રવાહી ઠંડુ થાય છે કે જે વિવિધ રીતે તમે ગરમીને દૂર કરવા માટે સિસ્ટમોને ઠંડુ કરી શકો છો એ જ રીતે બોર્ડની અંદર તમે ચિપ વિશે વિચારી શકો છો ચિપ કેવી રીતે મૂકવી સામાન્ય રીતે PCB માટે જુઓ તમારું ક્ષેત્રફળ નિશ્ચિત છે કારણ કે તમે ચોક્કસ ડેસ્કટોપ માટે PCB ડિઝાઇન કરી રહ્યાં છો તમે જાણો છો કે બોક્સનું કુલ કદ કેટલું છે તમારું PCB તેનાથી મોટું ન હોઈ શકે તેથી તમારું ક્ષેત્રફળ સામાન્ય રીતે નિશ્ચિત છે જે પહેલાથી જાણીતું છે અને બધી ચિપ Refer Time 1810 મોડ્યુલો અથવા લંબચોરસ આકાર તેથી ઉદ્દેશ્ય PCBમાં રાઉટિંગ સ્તરોની સંખ્યાને ઘટાડવાનો રહેશે સામાન્ય રીતે મલ્ટી લેયર રાઉટિંગ પણ છે બહુવિધ સ્તરો કે જેના પર મેટલના સ્તરો રાઉટિંગની ગણતરી કરવા માટે ચાલી રહ્યા છે હવે સ્તરોની સંખ્યા ઓછી તેમ PCBની કિંમત ઓછી હશે ઓપરેશન ની વિશ્વસનીયતા વધુ હશે તેથી સ્તરોની સંખ્યા ઘટાડવી અને અલબત્ત ડિલેના સંદર્ભમાં સિસ્ટમની કામગીરીની જરૂરિયાતોને પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે સારું હવે જો તમે ચિપ ચિપ લેવલ પ્લેસમેન્ટની અંદર જાઓ તો તમે મોડ્યુલો અને બ્લોક્સ વિશે વાત કરી હતી તેથી ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ મોટાભાગની ચિપ લેવલ પ્લેસમેન્ટ માટે પિન અસાઇનમેન્ટ સાથે હાથ ધરવામાં આવે છે કારણ કે મેં શરૂઆતમાં કહ્યું તેમ તમે આજે જે ચીપનું ઉત્પાદન કરો છો તે આ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન સ્ટાઇલનો ઉપયોગ કરે છે સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન સ્ટાઇલમાં ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ 2 અલગ અલગ પગલાં હોવા જરૂરી નથી કારણ કે જ્યારે પણ ફ્લોર પ્લાનિંગ કરો તેનો અર્થ એ કે તમે પ્લેસમેન્ટ કરી રહ્યા છો કારણ કે તમારું ફ્લોર પ્રતિબંધિત છે એટલે કે તમે તમારું ચિપ ક્ષેત્રફળ જુઓ છો ફ્લોર શું છે ફુલ કસ્ટમ ડિઝાઇન માટે તમારી આખી સિલિકોન સપાટી ફ્લોર છે પરંતુ સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન માટે તમારી ફ્લોર વ્યાખ્યા પ્રતિબંધિત છે તેથી તમારી પાસે સ્ટાન્ડર્ડ સેલની રો છે આ રો માટેની સ્થિતિ છે તેથી હવે તમારા ફ્લોર આ રો માંથી એક સુધી મર્યાદિત છે હવે ધારો કે આપણી પાસે આના જેવા આકારનો બ્લોક છે તમે મૂકવા માંગો છો તમે તેને અહીં અથવા અહીં અથવા અહીં મૂકી શકો છો ધારો કે તે નક્કી કરે છે કે તમે તેને અહીં મૂકો આ તમારું ફ્લોર પ્લાનિંગ તેમજ પ્લેસમેન્ટ બંને છે તેથી તમે સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇનમાં ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ વચ્ચે તફાવત કરી શકતા નથી બરાબર અને રાઉટિંગ સ્તરો ઘણી વખત મર્યાદિત હોય છે અલબત્ત વિવિધ માધ્યમો સાથે ફેબ્રિકેશન ટેકનોલોજી માં કહો કે તમારી પાસે ઘણી મોટી સંખ્યામાં સ્તરો હોઈ શકે છે પરંતુ ઓછા સારા અને જો તમારી પાસે ખરાબ પ્લેસમેન્ટ છે દેખીતી રીતે મેં તેનો અગાઉ ઉલ્લેખ કર્યો છે તમે રાઉટિંગ પૂર્ણ કરી શકશો નહીં તેથી તમારે ફરીથી પાછા આવવું પડશે ડિઝાઇન પર પુનરાવર્તન કરવું પડશે ફેરફારો કરવા પડશે પરંતુ આ કદાચ તમે ડિઝાઇન સાઇકલમાં કેટલાક ખર્ચાળ ડિલેનો પરિચય આપી શકો છો જે તમે ઇચ્છતા નથી અલબત્ત ક્ષેત્રફળનું લઘુત્તમકરણ મહત્વપૂર્ણ છે બરાબર તો આ કેટલાક મુદ્દાઓ છે હવે ચાલો સમસ્યાની રચનાને થોડા અલગ ખૂણાથી જોઈએ હવે અહીં આપણે કહીશું કે આ બ્લોક્સ B1 થી Bn જે મોડ્યુલો અથવા બ્લોક્સ મુકવામાં આવે છે દરેક બ્લોકમાં અમુક ચોક્કસ પહોળાઈ ચોક્કસ ઊંચાઈ હોય છે તમારી પાસે નેટનો સમૂહ છે જુઓ N1 N2 Nm નેટ લિસ્ટ છે મારો મતલબ કંઈક આવો છે ચાલો હું સમજાવવાનો પ્રયાસ કરું ચાલો કહીએ કે મારી પાસે અહીં બ્લોક B1 છે ચાલો હું 3 બ્લોક્સ B1 B2 B3 સાથે સમજાવું તેથી મારી પાસે 3 બ્લોક્સ છે જેની પહોળાઈ અને ઊંચાઈ જાણીતી છે ધારો કે આ 2 અને 2 છે આ 3 અને 2 છે આ 3 અને 3 છે તેથી પહોળાઈ અને ઊંચાઈ જાણીતી છે હવે કેટલીક પિન છે ચાલો કહીએ કે આ બ્લોક 1 માં કેટલીક પિન છે ચાલો કેટલાક નામ આપીએ ચાલો આપણે 3 પિન કહીએ ચાલો આપણે દરેક ઉદાહરણ લઈએ ચાલો આ દરેક પિનને અમુક નામ આપીએ a b c d e f g h અને i પછી નેટ ચાલો કહીએ કે N1 તમને કહે છે કે પિન a e અને I તેઓને જોડવાના છે જેનો અર્થ એ છે કે a e અને i એક નેટના છે આ N2 એમ કહી શકે છે કે આ f અને g ને જોડવું પડશે આ N3 કહી શકે છે કે b d અને h જોડવાનું છે અને વગેરે નેટનો આ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે નેટનો અર્થ 2 ટર્મિનલ નેટ હોવો જરૂરી નથી તે મલ્ટી ટર્મિનલ નેટ હોઈ શકે છે વાયરને a થી e e થી i બધાને એકસાથે જોડવા જોઈએ બરાબર તેથી ફરી પાછા આવીએ છીએ તેથી મારી પાસે બ્લોક્સનો સમૂહ છે મારી પાસે પહોળાઈ અને ઊંચાઈ છે મારી પાસે નેટનો સમૂહ છે એટલું જ નહીં મારી પાસે રાઉટિંગ માટે ખાલી જગ્યાઓનો સમૂહ છે તેથી રાઉટિંગ માટે ખાલી જગ્યાઓ અને મારી પાસે વેરિએબલ Li છે જે નેટ Ni ની રાઉટિંગની અંદાજિત લંબાઈ દર્શાવે છે જેમ કે જ્યારે હું કહું ચાલો પ્રથમ નેટ a e i કહીએ તેથી a અહીં છે e અહીં છે i અહીં છે તો ચાલો કહીએ કે a ને e સાથે જોડવું પડશે અને i હું જોડાણ કરી શકું છું a સાથે હું જોડાણ કરી શકું છું e સાથે હું કોઈપણ મધ્યમ પોઈન્ટ સાથે જોડાણ કરી શકું છું ચાલો કહીએ કે હું a થી i સાથે જોડાણ કરી રહ્યો છું તેથી આ જોડાણ કરવાની એક રીત છે તેથી એકવાર આપણે તેમને જોડાણ કરવાની વ્યૂહરચના શોધી કાઢીએ મારે આ નેટ 1 L1 ની લંબાઈનો અંદાજ કાઢવો પડશે તેથી આપણે પછી જોઈશું કે આ તબક્કે આપણે દરેક નેટની લંબાઈનો સારો અંદાજ લગાવી શકીએ છીએ વધુમાં આપણી પાસે આ Qi છે જેનો અર્થ થાય છે કે લંબચોરસ ખાલી જગ્યાઓ કે જે રાઉટિંગ માટે બાકી છે કહો એનો અર્થ છે કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે પણ તમે બ્લોક્સને આ રીતે મૂકવા માટે મૂકો છો તેથી આ તમારી ખાલી જગ્યા Q1 હોઈ શકે છે આ બીજી જગ્યા Q2 હોઈ શકે છે આ Q3 હોઈ શકે છે વગેરે તેવી જ રીતે આ બાજુ આ Q4 હોઈ શકે છે તેથી ઇન્ટરકનેક્ટિંગ ટર્મિનલ્સ માટે રાઉટિંગ માટે આ જગ્યાઓ પહેલેથી જ રાખવામાં આવી છે સારું તેથી હવે જ્યારે આપણે હું સમસ્યાઓ વિશે વાત કરી રહ્યો છું લંબચોરસ પ્રદેશ માટે આપણે દરેક બ્લોક માટે કેટલાક લંબચોરસ પ્રદેશો શોધવાના છે જેમ કે બ્લોક Bi ને પ્રદેશ Ri માં મૂકી શકાય છે અહીં જુઓ કે આપણે શું કહી રહ્યા છીએ તે એ છે કે આપણે ફ્લોર પર કેટલાક લંબચોરસ પ્રદેશોને ઓળખવા પડશે કે જેના પર મારી પાસે બ્લોક Bi છે જે બદલી શકાય છે જુઓ આ કહેવાની ગાણિતિક રીત છે પરંતુ વાસ્તવમાં તેનો અર્થ શું છે કે આ Ri આ જગ્યા ધારક છે આ તમારો R1 છે જેના પર તમે બ્લોક 1 મૂકો છો જે તમે બ્લોક B1 મૂકો છો તેનો અર્થ એ જ છે તેથી દેખીતી રીતે જાણો કે બે લંબચોરસ ઓવરલેપ થશે આ પ્લેસમેન્ટ રાઉટેબલ હશે પ્લેસમેન્ટ રાઉટેબલ એટલે તમે Q1 Q2 Q3 જે જગ્યાની માત્રા રાખવામાં આવી છે તે પર્યાપ્ત છે લંબચોરસ બાઉન્ડિંગ R અને Q નું કુલ ક્ષેત્રફળ જુઓ R એ બ્લોક્સને બદલવાનું ક્ષેત્રફળ છે Q એ ક્ષેત્રફળ છે જે તમે રાઉટિંગ માટે રાખ્યું હતું તેથી R અને Q સંયુક્ત ચિપના કુલ ક્ષેત્રફળને અનુરૂપ હશે તેથી લંબચોરસ બાઉન્ડિંગ R અને Q નું આ કુલ ક્ષેત્રફળ ઓછું કરવું પડશે આપણે કહ્યું હતું કે વાયરની કુલ લંબાઈ આપણે એક અંદાજ બનાવવો પડશે જે ઓછામાં ઓછો કરવો પડશે એટલું જ નહીં ઉચ્ચ પ્રદર્શન સર્કિટ માટે તમારે ડિલેને મર્યાદિત કરવો પડશે મહત્તમ વાયરની લંબાઈ પણ મર્યાદામાં રાખવી પડશે હવે સામાન્ય સમસ્યા અલબત્ત ગણતરીની રીતે ખૂબ જ જટિલ છે અને ઘણા હ્યુરિસ્ટિક્સ ઉપલબ્ધ છે જે ખૂબ જટિલ સર્કિટ માટે ખૂબ સારી રીતે કામ કરે છે તો અહીં એક બીજું ઉદાહરણ છે જે હું બતાવી રહ્યો છું અહીં હું એક ડાયગ્રામ બતાવું છું જ્યાં કેટલીક પિન સાથે ઘણા બ્લોક્સ છે અહીં પિન જે સંખ્યાઓ છે કહો 1 1 અને 1 એટલે કે તે બધા એક જ નેટના છે 2 2 અને 2 એટલે કે તેઓ એક જ નેટના છે હું જે 2 વૈકલ્પિક પ્લેસમેન્ટ બતાવી રહ્યો છું જ્યાં પિન જોડાણો સીધી લાઇન દ્વારા બતાવવામાં આવે છે તે જોવા માટે કે તે કેટલું જટિલ છે આ એક સારા પ્લેસમેન્ટને અનુરૂપ છે અને આ ક્રમ ઘણાં ઝિગઝેગ અને લાંબા જોડાણો આ ખરાબ પ્લેસમેન્ટને અનુરૂપ છે તેથી દેખીતી રીતે તમે અનુભવી શકો છો કે આપણી પાસે સારું પ્લેસમેન્ટ છે રાઉટિંગનું તમારું અનુગામી પગલું સરળ બનશે હવે મેં કહ્યું તેમ એક મહત્વપૂર્ણ પગલું એ છે કે પ્લેસમેન્ટ દરમિયાન એકવાર તમે બ્લોક્સ મુકો અથવા તમે બ્લોક્સ મૂકવાનું નક્કી કરો તમારે આંતરજોડાણની લંબાઈનો અંદાજ કાઢવો પડશે કારણ કે આ Li Li ખૂબ જ મહત્વપૂર્ણ છે Li નું લઘુત્તમકરણ સૌથી લાંબુ Li ને ઓછું કરવું એ બંને સમાન મહત્વના છે તેથી તમારે આંતરજોડાણોની લંબાઇ પર સારો અંદાજ કાઢવો પડશે જેના માટે કેટલીક આંતરજોડાણ ટોપોલોજી ને ધારવી પડશે પ્લેસમેન્ટ દરમિયાન વાસ્તવિક અલગ અલગ પાથ જાણીતા નથી તેથી અનુમાન બનાવવા માટે કેટલાક પ્લેસમેન્ટ અલ્ગોરિધમ ને આંતરજોડાણ નેટની ટોપોલોજીનું મોડેલ કરવાની જરૂર છે તેથી આપણે આવા ઘણા આંતરજોડાણ ગ્રાફ સ્ટ્રક્ચર્સ જોઈશું તેથી જ્યાં શિરોબિંદુઓ ટર્મિનલ સૂચવે છે અને એડ્જ જોડાણો સૂચવે છે તેથી તે ગ્રાફ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વાયરની લંબાઈનો અંદાજ વપરાય છે જે મેં કહ્યું તેમ મહત્વપૂર્ણ છે ચાલો જોઈએ તેથી એક વસ્તુ 2 ટર્મિનલ નેટ માટે સાદા મેનહટન અંતરનો અંદાજ તરીકે ઉપયોગ થાય છે તેથી મેં કહ્યું તેમ મેનહટન અંતર શું છે જો તમારી પાસે યામ x1 અને y1 સાથે એક પોઈન્ટ છે યામ y કહો x2 અને y2 સાથેનો બીજો પોઈન્ટ તમે આને સીધું લઈ શકો છો તેથી કુલ લંબાઈ કેટલી હશે તેમાંથી કેટલાક તેથી તે ઉલ્લેખ છે તેથી 2 ટર્મિનલ નેટ માટે જો તમે મેનહટન અંતર લો છો તો વાયરની લંબાઈ આટલી સરળ હશે પરંતુ સામાન્ય મલ્ટી ટર્મિનલ નેટ માટે અંદાજ કેવી રીતે કરવો અને તે અહીં મહત્વનો મુદ્દો છે હવે આ અંદાજ બનાવવાની પદ્ધતિ ઝડપી હોવી જોઈએ અને ગુણવત્તા પણ સારી હોવી જોઈએ તે ખૂબ ખરાબ અંદાજ ન હોવો જોઈએ તે વાજબી સારો અંદાજ હોવો જોઈએ તેથી હું ઘણા વિકલ્પો બતાવી રહ્યો છું પ્રથમ એક સંપૂર્ણ ગ્રાફ છે અહીં હું ગ્રીડ પર બતાવી રહ્યો છું 4 પોઈન્ટ સંપૂર્ણ ગ્રાફ એટલે કે દરેક શિરોબિંદુ દરેક અન્ય શિરોબિંદુ સાથે જોડાયેલ છે તેથી n નોડ માટે એડ્જની સંખ્યા હશે અથવા તેથી 4 માટે તે હશે અથવા 6 ત્યાં 6 એડ્જ છે તેથી જો તમારી પાસે આના જેવું સંપૂર્ણ ગ્રાફ સ્ટ્રક્ચર હોય તો તમે આ તમામ 6 એડ્જના મેનહટન અંતરની ગણતરી કરી શકો છો આ 2 વચ્ચે તે 1 2 3 4 5 6 હશે આની વચ્ચે તે આમાં 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 હશે તેથી તમે કુલ સમ કરી શકો છો પરંતુ n ટર્મિનલ નેટ માટે તમારે એટલી બધી એડ્જ ની જરૂર નથી જેમ કે એડ્જ જોડાણ બનાવવા માટે પૂરતી છે 4 પોઈન્ટ માટે 3 લાઇન પર્યાપ્ત છે તેથી તમે ઉપયોગ કરી રહ્યા છો એટલે એડ્જની વધુ સંખ્યા ગણી વધુ એડ્જ તેથી આ અંદાજમાં તમે આ કુલ સમ લીધા પછી તમે તે કુલ સમનો નોર્મલાઇઝેશન ફેક્ટર તરીકે વડે ગુણાકાર કરો અને તમને અંદાજ મળે છે હવે અહીં સમસ્યા એ છે કે તમારે બધી એડ્જ માટે ગણતરી કરવી પડશે આ પદ્ધતિમાં ગણતરીની જટિલતા ખૂબ ઊંચી છે આ એક અભિગમ છે બીજો અભિગમ મીનીમમ સ્પાનિંગ ટ્રી છે આ ગમે તે કહે છે કે 4 પોઈન્ટને જોડવા માટે મને 3 એડ્જની જરૂર છે આ એક સંભવિત સ્પાનિંગ ટ્રી છે બીજું આ હોઈ શકે છે આ આ અથવા આ લઘુત્તમ છે આ એડ્જની કેટલીક પહોળાઈ લઘુત્તમ છે જેને મીનીમમ સ્પાનિંગ ટ્રી કહેવાય છે હવે સ્પાનિંગ ટ્રીમાં તમે એડ્જ દોરવા માટે શિરોબિંદુ તરીકે પિન સ્થાનોનો જ ઉપયોગ કરી શકો છો તો અહીં કિંમત કેટલી હશે 1 2 અને 1 3 અહીં 1 2 3 4 5 6 અને 3 અને 6 9 10 11 12 13 14 તેથી મીનીમમ સ્પાનિંગ ટ્રી માટે કુલ કિંમત 14 છે પરંતુ મુદ્દો એ છે કે વાસ્તવિક લેઆઉટ માટે તમારું લેઆઉટ આના જેવું છે જેમ કે અહીં તમે ફક્ત શિરોબિંદુઓને જોડાણો બનાવવાની મંજૂરી આપી રહ્યા છો પરંતુ આ પ્રકારનું સ્ટેઈનર ટ્રી કહે છે કે અહીં વાયર કોઈપણ પોઈન્ટમાંથી લંબાઈ સાથે બ્રાન્ચ કરી શકે છે જેમ કે અહીં આપણે આ 2 પોઈન્ટને જોડ્યા છે અન્ય પોઈન્ટને જોડવા માટે તમારે અહીંથી શરૂ કરવાની જરૂર નથી તમે મધ્યમાં કોઈપણ પોઈન્ટથી શરૂ કરી શકો છો તેથી તમે જુઓ છો કે આની લંબાઈ ઘણી ટૂંકી હશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓછી પરંતુ મુશ્કેલી એ છે કે લઘુત્તમ લંબાઈ સ્ટેઈનર ટ્રી મેળવવી ગણતરીની રીતે મુશ્કેલ છે પરંતુ ત્યાં ઘણા અપનાવાયેલા અંદાજો અથવા હ્યુરિસ્ટિક્સ ઉપલબ્ધ છે જેમાં તમે સારા સ્ટેઈનર ટ્રી મેળવી શકો છો પરંતુ બીજી ખૂબ જ ઝડપી પદ્ધતિ જે ખૂબ જ લોકપ્રિય છે તે એ છે કે તમે આ સૌથી નાના બાઉન્ડિંગ લંબચોરસની કલ્પના કરો જે તમામ પિનને ઘેરી લે છે અને અર્ધ પરિમિતિની ઊંચાઈ વત્તા પહોળાઈ લો તેને વાયર લંબાઈ તરીકે અંદાજવામાં આવે છે અલબત્ત વાયરની વાસ્તવિક લંબાઈ હંમેશા આના કરતા મોટી હશે આ હંમેશા વાયરની લંબાઈને ઓછો અંદાજ આપે છે પરંતુ તે ખૂબ જ ઝડપી અંદાજ છે અને તે વાજબી અંદાજ પણ આપે છે અને તેનો અર્થ વ્યાપકપણે વિચલિત થતો નથી તેથી મને લાગે છે કે આ સાથે આપણે શરૂ કરીએ છીએ આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આગામી લેક્ચરમાં આપણે પ્લેસમેન્ટની સમસ્યા સાથે ચાલુ રાખીશું આપણે કેટલાક ડેટા સ્ટ્રક્ચર્સ અને કેટલાક વાસ્તવિક અલ્ગોરિધમ જોઈશું જે પ્લેસમેન્ટ માટે વપરાય છે